આજનું લેક્ચર ઈન્ટેગ્રલ ઈક્વેશન્સ અને ઈન્ટેગ્રલ ઈક્વેશનના પ્રથમ પરિચય વિશે હશે તેથી અમે તમને એક ઈન્ટેગ્રલ સમીકરણ શું છે અને તે તમે અત્યાર સુધી જોયેલા અન્ય કોઈપણ પ્રકારના સમીકરણથી કેવી રીતે અલગ છે તેનો ખ્યાલ આપવા માટે અમે તેને ખૂબ જ સરળ રાખીશું તેથી આને જોવા માટે હું શું કરીશ તે છે કે આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં પણ જઈશું નહીં અમે ફક્ત એક સ્ટેટીક કેસ લઈશું જે સમીકરણ માટે તમને 9મા ધોરણનો વિદ્યાર્થી પણ કહી શકે છે ચાર્જને કારણે પોટેંશીયલ છે કે તે પ્રકારની વસ્તુ અને પછી અમે તેને હલ કરીશું તો ચાલો લાઇન ચાર્જની સમસ્યા જોઈએ તો લાઇન ચાર્જનો મારો અર્થ શું છે ચાલો કહીએ કે મારી પાસે x છે આ મારી અક્ષીસ છે અને અહીં મેં વાહક અહીં 2a છે કલ્પના કરો કે મૂળભૂત રીતે એક પાતળા વાયર જેવું છે જે મેં y અક્ષ સમાંતરે મૂક્યું છે અને તે એક સ્ટેટિક સમસ્યા છે તેથી એવા કોઈ ફીલ્ડ્સ નથી કે જે સમય પ્રમાણે બદલાતા હોય અને મેં જે કર્યું છે તે એ છે કે મેં આ આખી વસ્તુને કોન્સટ્ન્ટ વોલ્ટેજ સાથે જોડી દીધી છે તો ચાલો તેને સીઁમ્પલ બનાવીયે ચાલો તેને માત્ર 1 વોલ્ટ બનાવીએ તેથી આ વાયર જે y અક્ષ સમાંતરે છે તેની લંબાઈ L છે તેમાં 1 વોલ્ટ છે તમે તેને વધુ સરળ સંપૂર્ણ વાહક બનાવો છો હવે જો હું તમને પૂછું કે અહીં કોઈક જગ્યાએ વોલ્ટેજ શું છે દરેક જગ્યાએ ચાર્જિસ છે આ વાયરની સપાટી પર હોવા છતાં તે એક મારો મતલબ છે કે તે બે છે તે વાસ્તવિક વસ્તુ છે તે એક વાયર છે તેની સપાટીનો એરીયા છે પરંતુ આપણે સમસ્યાને સરળ બનાવી શકીએ છીએ કારણ કે આજુબાજુ બીજું કંઈ નથી બધા ચાર્જ એકસરખા અને સીમેટ્રીકલી કરવામાં આવશે તેથી સરફેસ સાથે વ્યવહાર કરવાને બદલે આપણે સરળ બનાવી શકીએ છીએ અને ફક્ત એક લાઈન સાથે વ્યવહાર કરી શકીએ છીએ જો તમે સાચી સપાટી મેળવવા માંગતા હોવ તો યોગ્ય ચાર્જ મેળવો તમારે પરિઘ અથવા ગમે તે વડે ગુણાકાર કરવો પડશે તેથી અમે લાઇન ચાર્જ સાથે ડીલ કરીશું હવે જો હું તમને પૂછું કે અહીં આ સમયે પોટેંશીયલ શું છે તો તમે કયા નિયમનો ઉપયોગ કરશો હા ગૌસના નીયમ પર આવતાં અહીં દરેક નાના પોઈન્ટમાંથી કંટ્રીબ્યુશન નો સરવાળો કરો તેથી આ સમીકરણ જે મેં અહીં લખ્યું છે તે તમને r પોઈંટ પર વોલ્ટેજ આપે છે કારણ કે મારી પાસે અહીં આ સમગ્ર લંબાઈ ની સમાંતરે ઘણાં નાના નાના ચાર્જ છે તે સમેશન નહીં હોય તે ઈન્ટેગ્રલ હશે તો અહીં રો શું છે તમે તેને શું કહેશો વિદ્યાર્થી લાઇન ચાર્જ લાઈન ચાર્જ ડેંસીટી અને મારી પાસે ભૌતિક રીતે ડીનોમીનેટર મા શું હોવું જોઈએ વિદ્યાર્થી અંતર ચાર્જ અને પોઈંટ વચ્ચેનું અંતર જે મને કુલ પોટેંશીયલ આપે છે કારણ કે કુલ પોટેંશીયલ એ તમામ પોટેંશીયલ નો ઈન્ટેગ્રલ ભાગ છે આ દરેકના કારણે અને આ કેપિટલ R જે મેં અહીં લખ્યું છે તે ફક્ત યુક્લિડિયન શેને અનુરૂપ છે વિદ્યાર્થી સોર્સ સોર્સ પોઈંટ તેથી તે લીમીટ છે મારો મતલબ કે ઈંટેગ્રેશનના વેરીએબલની છે તેથી તે વાયર સાથેના પોઇંટઓનો સંદર્ભ આપે છે જ્યાં ચાર્જ છે તેથી મુખ્ય કોઓર્ડિનેટ્સ સોર્સ પોઇંટઓ છે અને આ અહીં ઓબ્ઝર્વર પોઈંટ છે હવે તમે સમસ્યાની શોધી શકો છો અહીં ઊભેલા આ ઓબ્ઝર્વર પોટેંશીયલ શોધવા માંગે છે પોટેંશીયલ શોધવા માટે અમે અહીં આ એક્સ્પ્રેશન પર આવ્યા છીએ જે મને અન્ય તમામ વેરીએબલ્સ ના ફંકશન તરીકે પોટેંશીયલ ત આપે છે તો સમસ્યા શું છે હું શું જાણું છું હું શું જાણતો નથી શું હું ને ફંકશન તરીકે જાણું છું વાયર સાથેની લંબાઈના ફંકશન તરીકે શું હું ચાર્જ ડેંસીટી જાણું છું જો મને ખબર હતી કે સમસ્યા થશે તો મારે ફક્ત આ ઈન્ટેગ્રલને ઈવેલ્યુએટ કરવું પડશે અને મને V મળશે પરંતુ શું હું ખરેખર ચાર્જ ડીસ્ટ્રીબ્યુશન જાણું છું ના મને ખબર નથી મેં તમને એક વાયર આપ્યો છે જે મેં તમને કહ્યું હતું કે તે કોન્સટ્ન્ટ વોલ્ટેજ સોર્સ સાથે જોડાયેલ છે તેથી વાયર સાથેનો વોલ્ટેજ 1 વોલ્ટ છે પરંતુ હવે ચાર્જ પોતાને કેવી રીતે ડીસ્ટ્રીબ્યુટ કરશે જો હું દાખલા તરીકે ચાર્જ મૂકીશ તો શું r પ્રાઇમના ફંક્શન તરીકે rho કોન્સટંટ રહેશે શું તે ફીઝીકલી રીતે અર્થપૂર્ણ છે કલ્પના કરો કે તમારી પાસે 10 ચાર્જસ છે હું 1 2 3 4 5 6 7 8 9 10 ચાર્જસ મૂકું છું અને હું તેમને છોડી દઉં છું શું તેઓ આમ જ રહેશે તેઓ ક્યાં જશે વિદ્યાર્થી એકબીજા પ્રમાણે તેઓ એકબીજા અનુસાર આગળ વધશે પરંતુ સાહજિક રીતે તમે કેવા પ્રકારના ડીસ્ટ્રીબ્યુશનની અપેક્ષા કરો છો Student તેઓ એકબીજાથી દૂર જશે તેઓ લાઇન ચાર્જ છે તેઓ એકબીજાથી દૂર જશે તેઓ કયાં પોઈંટ સુધી જઈ શકે છે વિદ્યાર્થી સંતુલન સુધી સંતુલન સુધી તેથી તેઓ કેન્દ્ર તરફ અથવા છેડા તરફ ભેગા જશે અમે છેડા તરફ અપેક્ષા રાખીશું કારણ કે એન્ડ પોઈંટ પર બાજુથી કોઈ ફોર્સ રીતે ગણતરી કરતો અને મને વોલ્ટેજ મળશે તેથી આપણે કંઈક ઉકેલવા અને વિગતોમાં ગુચવાઈ જઈએ તે પહેલાં આપણે જે જાણીતું છે શું સાચું નથી તેની પ્રશંસા કરવી જોઈએ તેથી સૌ પ્રથમ મારે સ્પેસના ફંકશન તરીકે rho શોધવાની જરૂર છે એકવાર મને rho મળી જાય પછી સમસ્યા સરળ છે હું તેને આ સમીકરણમાં મુકીશ અને વોલ્ટેજ શોધીશ તમને આ જનરલ પ્રીંસીપલ તમામ ઈન્ટેગ્રલ સમીકરણોમાં લાગુ થતો જોવા મળશે ત્યાં કેટલાક ઈંટ્રમીડીયેટ હશે જેની મને વાસ્તવમાં એટલી કાળજી નથી મારો મતલબ છે કે આ નિરીક્ષક અહીં માત્ર પોટેંશીયલ જાણવા માંગે છે તેને અથવા તેણીને લાઇન ચાર્જ ડેંસીટી શુ છે તેમાં કોઈ રસ નથી તેથી પરંતુ તમે વાસ્તવિક વોલ્ટેજને હલ કરો તે પહેલાં તમારે એક ઈંટ્રમીડીયેટ વેરીએબલ માટે ઉકેલવું પડશે તેથી તે એક ટેકનીક યોગ્ય છે તો અહીં જે અનનોન છે તે rho છે અને શું જાણીતું છે અહીં આ કોન્સટ્ન્ટ શુ છે કોન્સટ્ન્ટ વોલ્ટેજ આ તે છે જે મેં તમને આપ્યું છે શું આપણી પાસે આ સમસ્યા હલ કરવા માટે પૂરતું છે એવું લાગે છે કે મારો મતલબ કે મેં 1 વોલ્ટના સોર્સ સાથે જોડાયેલા વાયર વિશે વિચારો જે પ્રીંસીપલ રીતે બરાબર હોવું જોઈએ પરંતુ આ સમીકરણને જોતા તે થોડું ગૂંચવણભર્યું લાગે છે આપણે આ કેવી રીતે શોધીશું તેથી આપણે કોઈક રીતે સમીકરણોની સિસ્ટમ પર પહોંચવાની જરૂર છે જે મને આપવામાં આવેલી બધી માહિતી મેળવે છે તેથી મને જે પ્રાથમિક રીતે આપવામાં આવેલુ છે તે એ છે કે વોલ્ટેજ કોન્સટ્ન્ટ 1 વોલ્ટ છે વોલ્ટેજ એક વોલ્ટ ક્યાં છે સ્પેસમા જ્યાં તે 1 વોલ્ટ છે વિદ્યાર્થી અને અને અને વચ્ચે શું વિદ્યાર્થી ઇક્વિપોટેન્શિયલ તે ઇક્વિપોટેન્શિયલ છે તેથી દરેક જગ્યાએ જો હું વાયર પર કોઈપણ પોઈંટ પસંદ કરું તો 1 વોલ્ટેજ હશે તેથી અહીં આ સમીકરણમાં જો હું આ સમીકરણ લઉં તો અહીં આ કેપીટલ R એ એક ફંકશન છે મારો મતલબ છે કે આ ખરેખર આ રીતે લખાયેલ છે તે સોર્સ અને ઓબ્ઝર્વર પોઈંટ વચ્ચેનું અંતર છે સોર્સ પોઈંટ પર કોઈ પસંદગી નથી સોર્સ પોઈંટ લાઈન ચાર્જ સાથે ફીક્સ છે તેથી અહીં મારી પાસે 1 ડિગ્રીની સ્વતંત્રતા છે કે મારે મારો r ક્યાં પસંદ કરવો જોઈએ મારો નિરીક્ષક પોઈંટ તેથી હું ખરેખર આ પોઇંટએ પોટેંશીયલ શોધવા માંગુ છુ અહીં વાયરથી પરંતુ ચાલો આપણે ગ્રીડી ના બનીએ ચાલો આપણે આ પોઈંટ r ને ફીક્સ ન કરીએ કારણ કે પછી મને ખબર નથી કે હું આ સમીકરણ કેવી રીતે હલ કરીશ તો ચાલો આપણે શું કરી શકીએ કે આપણે આ r ને એવા પોઇંટએ પસંદ કરી શકીએ કે જ્યાં મને વોલ્ટેજની ખબર હોય તેથી જો મેં આ r ને y અક્ષ ની સમાંતરે પસંદ કર્યું છે તો હું આમાંના કોઈપણ પોઈંટ્સ ને કેવી રીતે દર્શાવીશ y અક્ષની samaatare જતા પોઇંટઓના આગળના x y z કોઓર્ડિનેટ્સ શું હશે વિદ્યાર્થી 0 ડીફરંટ y માટે 0 y 0 અને y 0 થી L સુધી બદલાશે તેથી આ મારું r છે આ પોઈંટસ માટે હું પોટેંશીયલ જાણું છું તો આ સમીકરણની ડાબી બાજુ તે શું બને છે આ સમીકરણ અહીં આ પોઈંટ્સ માટે તેની ડાબી બાજુ શું છે વિદ્યાર્થી 1 1 મને ખબર છે તે 1 વોલ્ટ છે તેથી હું લખીશ L ઉપર ઈંટ્રેગ્રલ અને તો ચાલો આને અને લખીયે અને બાકી બધા મારો મતલબ કે તો x અને y 0 છે બીજી એક સરસ વસ્તુ પર ધ્યાન આપો જે આ રીતે r પસંદ કરીને બન્યું છે આ ન્યુમેરેટર ક્યારેય 0 થશે નહીં ના સાચું કારણ કે મેં કહ્યું છે કે સોર્સ કંડક્ટરની સપાટી પર છે અને મેં જે r પસંદ કર્યું છે તે કંડક્ટરની અક્ષીસ પર છે તો આ બે પોઇંટસ વચ્ચેનું મિનીમમ અંતર કેટલું છે a આ કિસ્સામાં તેથી આ ક્યારેય 0 થતું નથી અને આપણને તેની જરૂર છે કારણ કે આપણે વાસ્તવમાં વડે ડીવાઈડ કરી રહ્યા છીએ તેથી જો એક સમીકરણ પર આવો જ્યાં કંઈપણ ખોટું નથી થઈ રહ્યું ત્યાં કોઈ સીંગ્યુલારીટી નથી કે કંઈપણ બ્લોઈંગ અપ નથી વિદ્યાર્થી સર અમે a ની સર્ફેસ લઈ રહ્યા છીએ સપાટી પર કારણ કે અમે અપેક્ષા રાખીએ છીએ કે શુલ્ક જશે અને સપાટી પર વહેશે વિદ્યાર્થી અમે એપ્રોક્ષીમેટ નથી કરતા ના અમે સપાટી પરના ચાર્જીસને એપ્રોક્ષીમેટ કરી રહ્યા છીએ વાસ્તવિક પરિસ્થિતિમાં તેઓ કંડક્ટરની આખી સપાટી પર હશે પરંતુ તે સીમેટ્રીકલી ડીસ્ટ્રીબ્યુટેડ હશે તેથી 2 ડાઈમેંશન સપાટીના વિતરણ સાથે ડિલ કરવાને બદલે હું માત્ર એક લાઇન ચાર્જ સાથે કેમ ડીલ ન કરું અને એકવાર હું જાણું છું કે મેં સાચી સર્ફેસ માહીતી મેળવવા માટે માત્ર નોર્મલાઈઝ કર્યુ છે કારણ કે તે એક છે જે દરેક એ રીપીટ થશે તો ફક્ત અમારી ગણતરી સરળ બનાવવા માટે અને તેને સરળ રાખવા માટે ચાલો આપણે વિચારીયે કે ચાર્જ એક લાઈન પર છે સર્ફેસ પર તેથી આ પ્રકારની ધારણાઓ તમને સમગ્ર ઈલેક્ટ્રોમેગ્નેટિક્સમાં જોવા મળશે અન્યથા બિનજરૂરી રીતે તમે 2 અથવા 3 ડાઈમેંશન સમીકરણને હલ કરશો જ્યારે વાસ્તવમાં ફીઝીકલી માત્ર 1 ડાઈમેંશન છે અને આપણે આ ધારણા કરી શકીએ છીએ કારણ કે આ કરંટ મારો મતલબ છે કે આ વાયર સ્પેસમાં છે તેથી થીટા ના ફંકશન તરીકે ચાર્જસ સીમેટ્રીક્લી ડીસ્ટ્રીબ્યુટ છે તેથી અમે તે જ છોડીશું તેથી તમે હવે જે જોયું છે તે તમારું પ્રથમ ઈન્ટેગ્રલ સમીકરણ છે શા માટે આપણે તેને ઈન્ટેગ્રલ સમીકરણ કહીએ છીએ જો તમે તમારા સમીકરણને અહીં વધુ એક વાર જુઓ તો આ કિસ્સામાં અનનોન છે આ અનનોન એક ઈન્ટેગ્રલ ચિન્હની અંદર છે તેથી તેને ઈન્ટેગ્રલ સમીકરણ કહેવામાં આવે છે તેથી આ ઘણા પ્રકારના ઈન્ટેગ્રલ સમીકરણોનું માત્ર એક ઉદાહરણ છે તેથી આપણે ઈન્ટેગ્રલ સમીકરણોના પ્રકારો માટે એક નાનો ડીટોર બનાવીશું તેથી અમે ફરીથી શરૂ કરીશું તેથી આપણે હમણાં જ જે જોયું તે ફ્રેડહોમ ઈન્ટેગ્રલ સમીકરણ હતું આ પહેલા પ્રકારનું છે તેથી અહીં આ K ને કર્નલ કહેવાય છે આ અહીં અનનોન છે જ્યારે ઈંટેગ્રેશન ની લીમીટ ફીક્સ કરવામાં આવે છે ત્યારે તે આપણને ફ્રેડહોમ ઈન્ટેગ્રલ સમીકરણ આપે છે અહી બિજા પ્રકારનું ફ્રેડહોમ ઇન્ટિગ્રલ સમીકરણ પણ છે બન્નેમાં શું તફાવત છે વિદ્યાર્થી અનનોન અનનોન એ ઈન્ટેગ્રલ ચિહ્નની અંદર અને બહાર બંને છે અંદર અને બહાર છે તેથી અહી આ અંદર અને બહાર છે જયારે આ ફક્ત અંદર છે પાછળથી કોર્સમાં આપણે બંનેનો જોઈશુ મારો મતલબ કે આપણે પહેલો જોઈ લિધુ છે અને આપણે પછી કોર્સમાં બીજાને પણ જોઈશું તેથી મારો મતલબ એવો નથી કે આનો ખૂબ જ જલ્દી ઉપયોગ કરવામાં આવશે આગળ મેં જોયું કે બીજા સમીકરણમાં એક વધુ પેરામીટર આવ્યું છે જે આ લેમ્બડા છે આ પણ અનનોન છે તમે આને આઈગેન વેલ્યુ ના ઈક્વાલેટ તરીકે પણ વિચારી શકો છો જ્યારે તમે આઈગેન વેલ્યુ પ્રોબ્લેમ લખો છો ત્યારે તમે શું લખો છો તમે લખો છો અને જ્યારે તમે આ સમીકરણ લખો છો ત્યારે તમને x ખબર નથી અને તમે પણ જાણતા નથી તમે એક પછી એક બંને માટે ઉકેલો તેથી અમે આવા સમીકરણને જોયા છે જ્યાં બે અનનોન છે તેથી આ એક જનરાઈજેશન છે જ્યાં આ પેરામીટર પણ અનનોન છે તમે તેને એક આઈગેન વેલ્યુ તરીકે વિચારી શકો છો તેથી આ બે ફ્રેડહોમ ઈંટેગ્રલ સમીકરણો છે અને આપણે વિદ્યુત ઇજનેરી આમાં ઘણી વખત આવીએ છીએ હજી એક અન્ય પ્રકારનું ઈન્ટેગ્રલ સમીકરણ છે જે આપણે આ કોર્સમાં જોઈશું નહીં પરંતુ તે એન્જિનિયરિંગ અને અર્થશાસ્ત્રમાં પણ જોવા મળે છે તેને વોલ્ટેરા ઇન્ટિગ્રલ સમીકરણ કહેવામાં આવે છે જે લગભગ ફ્રેડહોમ ઇન્ટિગ્રલ સમીકરણ જેવું જ છે શું તમે તફાવત શોધી શકો છો વિદ્યાર્થી લીમીટ વેરીએબલ છે ઈંટેગ્રેશન ની એક લીમીટ વેરીએબલ છે તેથી મારી પાસે અહીં x છે અને x અહીં પણ છે બીજું બધું સમાન છે તેથી આ બે પ્રકારના ઈન્ટેગ્રલ સમીકરણો છે જે તમને એન્જિનિયરિંગ જોવા મળશે આ f અહીં વધુ સારી રીતે ખબર હોવી જોઈએ અન્યથા તમે સમસ્યા હલ કરી શકતા નથી આ f શૂન્ય હોઈ શકે છે અથવા તે બિન શૂન્ય હોઈ શકે છે જો તે શૂન્ય છે તો સ્ટાંડર્ડ ટર્મીનોલોજી મા તેને હોમોજીનીયસ સમીકરણ કહીશુ નહીતો તેને નોનહોમોજીનીયસ સમીકરણ કહીશું તેથી મારી પાસે આ અમારું ઈન્ટેગ્રલ સમીકરણ હતું તો આ ચાર સમીકરણોમાંથી જે આપણી પાસે બોર્ડ પર છે તેમાંથી તે કયું પસંદ કરે છે વિદ્યાર્થી તેના જેવુ દેખાય ઈંટેગ્રલ સમીકરણનું સંપૂર્ણ વર્ણન શું છે તો સૌ પ્રથમ ફ્રેડહોમ શા માટે વોલ્ટેરા શા માટે નહીં લીમીટ જાણીતી અને ફીક્સ છે તેથી તે ફ્રેડહોમ ઈંટેગ્રલ સમીકરણ IE છે જે કયા પ્રકારનું છે પ્રથમ પ્રકારનુ ત્યાં અનનોન માત્ર ઈંટેગ્રલ ચિન્હની અંદર જ દેખાય છે બીજામાં તે બહાર પણ છે અને તે પ્રથમ પ્રકારનો છે અને તે હોમેજીનીયસ છે કે નોનહોમેજીનીયસ નોનહોમેજીનીયસ તે નોનહોમેજીનીયસ છે શા માટે છે કારણ કે અહીં શું છે વિદ્યાર્થી V V પોટેંશીયલ છે તેથી તે નોનહોમેજીનીયસ છે આ કિસ્સામાં મારા psi શું છે જો મારે આના અને આના વચ્ચે એક થી એક સામ્યતા જોઈતીહોય તો મારું psi શું છે મારી કર્નલ K શું છે વિદ્યાર્થી 1 બાય R મારી પાસે બીજું શું છે f છે તેથી f એ V છે જે તમારા ઈંટેગ્રલ સમીકરણોનું સંપૂર્ણ વર્ણન પૂર્ણ કરે છે તેથી આપણે ત્રણેયનો ઉલ્લેખ કરવાની જરૂર છે ફ્રેડહોમ અથવા વોલ્ટેરા પ્રથમ પ્રકાર અથવા બીજા પ્રકાર હોમેજીનીયસ અથવા નોનહોમેજીનીયસ પછી તમારું ઈંટેગ્રલ સમીકરણ સંપૂર્ણપણે સ્પષ્ટ થયેલ છે આ ઈંટેગ્રલ વન ડાઈમેંશન ઈંટેગ્રલ તરીકે લખવામાં આવ્યા છે પરંતુ જેમ જેમ આપણે આગળ જઈશું તેમ આ ટુ ડાઈમેંશન 3 ડાઈમેંશન ઈંટેગ્રલ હોઈ શકે છે ટર્મીનોલેજી સમાન હશે